અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકી આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો સહાયક અધ્યાપક છું આજે આપણે તિબેટીયન શરણાર્થીઓ માટે સમયસર શરણાર્થી સ્થળ બનાવવાની વાત કરશું ખરેખર આ કાર્યનું સંયુક્ત નિરીક્ષણ મારા દ્વારા અને ટ્યુ મ્યુનિક ના ડો સોરેન સ્કૉબેલ દ્વારા કરવામાં આવ્યું છે અને આ કાર્ય અનુસ્નાતક વિદ્યાર્થી દ્વારા તેણીના અનુસ્નાતકના નિબંધના અને સાથે થીસીસના ભાગરૂપે કરવામાં આવ્યું છે તેથી તેનું શીર્ષક પ્રોડકશન ઓફ રેફયુજી પ્લેયસ ઈન ટાઈમ ધ કેસ ઓફ તિબેટીયન રેફયુજીસ છે કે જે મારી વિદ્યાર્થીની ઇન્દુ શાજી દ્વારા કરવામાં આવ્યું છે ને તેનું અમુક કામ લંડન સેન્ટર ફોર ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ માં પેપર તરીકે રજુ થયું છે તેથી આજે હું તમને આ વિશેષ તપાસમાં ઇન્દુની યાત્રા કેવી રીતે આગળ વધી છે તેની ઝાંખી આપવા જઇ રહ્યો છું અને તેણીએ જોયેલા વવિધ પ્રકાના કેસ સ્ટડીઝ ડીએએડી સ્કોલર ના ભાગ રૂપે તેણીએ માત્ર ભારત જ નહીં જર્મની અને યુરોપિયન ખંડોમાં કેટલાક વધુ કેસ પર અભ્યાસ કર્યો છે અને કેવી રીતે સામૂહિક સમજણ તરીકે શરણાર્થી વિસ્થાપન ખરેખર કેવી રીતે કરી શકાય છે કેવી રીતે ભાગ ભજવે છે અને આખરે ખરેખર સમય સાથે કેવી રીતે પરિવર્તિત થાય છે અને વિવિધ સંદર્ભોમાં સમુદાયો દ્વારા કયા પ્રકારનાં અર્થ વિકસિત કરવામાં આવે છે જો આપણે શરણાર્થી વિષે વાત કરીયે તોઆપણી પાસે લગભગ ૬૮ ૪ લાખ આંકડાઓ છે કે જે સંઘર્ષના પરિણામે બળજબરીપૂર્વક વિશ્વભરમાં દર્શાવવામાં આવ્યા છે અથવા દમનના પરિણામે રાજકીય અશાંતિ તરીકે અથવા કોઈપણ પ્રકારની સામાન્ય હિંસા તરીકે આ આંકડા આપણી પાસે છે યુએનએચસીઆર મુજબ લગભગ ૧૯ ૯ લાખ શરણાર્થીઓ અને તેમાંથી ૫ ૪ લાખ પેલેસ્ટાઇન શરણાર્થીઓ છે અને યુએનઆરડબલ્યુએ મુજબ ૪૦ લાખ આંતરિક વિસ્થાપિત લોકો અને ૩૧ લાખ આશ્રય મેળવવા માંગતા લોકો આ વૈશ્વિક દૃશ્ય પર આવીયે અને ભારતમાં આપણી પાસે આશરે ૨૦૯૨૩૪ લોકો ચિંતાગ્રસ્ત છે કે જેમાંથી આપણી પાસે ૫૨ કે જેમાંના અડધાથી પણ વધારે એટલે કે લગભગ ૧૧૦૦૦૦ તિબેટી શરણાર્થી ભારતમાં છે મને માફ કરજો આ ૨૦૯૨૩૪ છે હવે જયારે આપણે શરણાર્થીઓ વિષે વાત કરીયે કે તેનો સંદર્ભ અને તેની સમાધાન પ્રક્રિયા ત્યારે આપણી પાસે બે પ્રશ્નો છે એક એસિમિલેશન પ્રક્રિયા છે અને તે પણ બહુસાંસ્કૃતિકતા સાથે પછી ભલે તે અલગીકરણ કરવાની કે એકીકરણ કરવાની પ્રક્રિયા હોય કારણ કે કોઈ શરણાર્થી કે આશ્રય જે વિવિધ સાંસ્કૃતિક સંદર્ભ વિવિધ રાજકીય સંદર્ભ વિવિધ વિકાસ સંદર્ભ અને વિવિધ સામાજિક સંદર્ભથી આવી રહ્યો છે અને તેમને અલગ સંદર્ભમાં રહેવાની કોશિશ કરી છે કે જે તેના યજમાન પાસાથી સંપૂર્ણપણે અલગ છે અને કોઈ પણ આ પ્રક્રિયા દ્વારા કઈ રીતે અલગ અને એક થઇ શકે તે ખુબ જ મોટો પ્રશ્ન છે તેથી યુએનએચસીઆર મુજબ તે સ્વૈચ્છિક રીતે પાછા ફરવાની વાત કરે છે સ્થાનિક એકીકરણ અને સ્થાનિક પુનર્વસન તેથી તમે જાણો છો આ બધા અલગીકરણ અને એકીકરણ મોડેલોમાંથી કઈ વ્યૂહરચના શ્રેષ્ઠ છે અને તે વિવિધ સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે જુદી પડે છે અને શરણાર્થીઓ સાથે કામ કરતી ઘણી સંસ્થાઓ માનવતાવાદી બિંદુથી આ વિકલ્પ પર કામ કરે છે કે કેવી રીતે વધુ સારી રીતે એકીકૃત કરી શકાય અને તકરારને ઘટાડી શકીએ તેથી આ કામમાં ઇન્દુએ લેફેબ્રેનાLefebvre's સિદ્ધાંત પ્રોડકશન ઓફ સ્પેસને અપનાવ્યો છે કારણકે આ એક સામાજિકશાસ્ત્રનો ઘટક છે કે જ્યાં લેફેબ્રેએ હેન્રી લેફેબ્રેએ સ્થળની 3 જુદી જુદી ઓન્ટોલોજીકલ સ્થિતિ વિશે વાત કરી કે તે કઈ રીતે બદલાય છે તેથી પહેલા પાસામાં જયારે તે સમજાયેલી જગ્યા વિશે વાત કરે છે તેથી પહેલું પાસું જ્યારે તે સમજાયેલી જગ્યા વિશે વાત કરે છે કે જે જગ્યા તે જગ્યાના બધા વપરાશકર્તાઓની અવકાશી અભ્યાસ દ્વારા બનાવવામાં આવી છે તેથી જયારે તમે તેની વેર્નાકયુલર પ્રક્રિયા વિષે વાત કરીયે તો પછી ભલે તે રહેવા યોગ્ય છે કે કેમ તમે જાણો છો એમ સમજાયેલી જગ્યા કારણ કે ત્યાં એક પ્રકારનો લગાવ છે જયારે કાલ્પનિક જગ્યા કે જે સ્વપ્નદ્રષ્ટાઓ દ્વારા બનાવેલી જગ્યા છે પછી ભલે તે આયોજકો હોય અથવા રાજકીય નિર્ણય લેનારા હોય અથવા તે સ્વપ્નદ્રષ્ટાઓની વિચારધારા પર આધારિત હોય તેઓ આ સ્થાનને કેવી રીતે સમજવા માગે છે તેઓ કેવી રીતે આ સ્થાનની કલ્પના કરવા માગે છે ત્રીજું પાસું જે વસવાટ કરો છો તે જગ્યા વિશે વાત કરે છે કારણ કે લોકો કોઈ ચોક્કસ સ્થળે રહેવાનું વલણ ધરાવે છે કે જ્યાં લોકોને ચોક્કસ જગ્યા માટેનો લગાવ છે તેથી તેઓ કોઈ ચોક્કસ સ્થાન સાથે ભાવનાત્મક જોડાણ વિકસાવે છે તમે જાણો છો કે નિવાસસ્થાનની આદત કેવી રીતે તેમની માન્યતા પ્રણાલીના સ્વરૂપમાં પ્રતિબિંબિત થાય છે તેમની દૈનિક વર્તણૂકો સ્થળની તેમની સમજણ તેમની ચિંતાઓ આ બધું રહેવાની જગ્યા માટે એક સાથે ધ્યાનમાં લેવાશે અને સ્થળ બનાવવા માટેના આ વિશિષ્ટ સિદ્ધાંતનો વિવિધ સંશોધનકારો દ્વારા સમાજશાસ્ત્રીઓ આયોજકો શહેરી ડિઝાઇનરો અને આવાસ વિભાગમાં કામ કરતા લોકોએ વ્યાપકપણે ઉપયોગ કર્યો છે જેથી તેઓએ આ ચોક્કસ સિદ્ધાંતને અપનાવ્યો તેથી અહીંયા આપણે શરણાર્થી વિષે વિસ્થાપન સંદર્ભ હેઠળ વાત કરી રહ્યા છીએ જ્યાં આખો સંદર્ભ ઉલટાઈ ગયો છે અને તેને સમયસર કેવી રીતે કાર્યાન્વિત કરવામાં આવે અને તેનું નિર્માણ કઈ રીતે થઇ શકે તેને કઈ રીતે આકાર અને ફરીથી આકાર આપી શકાય તેથી ત્યાં જ આપણે વિચાર્યું કે આ સિદ્ધાંત આને સમજવા માટે સૌથી વધુ ઉપયોગી છે કે જ્યાં આપણી પાસે વાસ્તવિક સિદ્ધાંત છે કે તે સંપૂર્ણ જગ્યા વિશે વાત કરે છે માન્ય જગ્યા જ્યાં એક સ્થાનિક સંદર્ભ છે પછી કલ્પના અને જીવંત પ્રક્રિયાઓ સાથે અનુસરવામાં આવે છે જે નિરપેક્ષ સ્થાન બનાવે છે અમૂર્ત જગ્યામાં તમે જાણો છો કે કલ્પના કરેલી જગ્યા તેનું સ્થાન લઇ લે છે અને તમે જાણો છો તે દ્રષ્ટાંતો અને તેમની વિચારધારાઓ તેમાંથી આખા પ્રોગ્રામને બનાવવાનો અને જેમ જેમ સમય આગળ વધે છે અને પછી જુદી જુદી અગ્રતા અને જુદા જુદા સંઘર્ષ સુયોજનો કેવી રીતે સ્વીકારવામાં આવે છે અને કેવી રીતે વિભેદક સ્થાનોનું નિર્માણ થાય છે તે તમારા ઘરના જોડાણોની પૃષ્ઠભૂમિ અને વર્તમાન સંદર્ભ સાથે લાઇવ સ્પેસ તેનો પ્રતિસાદ આપે છે તેથી ડીએએડી શિષ્યવૃત્તિના ભાગ રૂપે તેણીને ટ્યુ મ્યુનિકમાં વિનિમય કાર્યક્રમ પણ મળ્યો અને તેણીએ જર્મની અને પેરિસમાં થયેલા વિસ્થાપનના કેટલાક કેસોની મુલાકાત લીધી અને ત્યાં તેણીએ હેમ્બર્ગ પેરિસ જાફ્નાની મુલાકાત લીધી તેથી હું ટૂંકમાં આ દરેક મૂલ્યાંકન પર ઝડપથી જઈશ પેરિસમાં નાનું જાફ્ના તેથી જ્યારે આપણે પેરિસ વિશે વાત કરીશું ત્યારે આપણે એક ખૂબ જ આયોજિત વિકાસ અને સ્થાનની અપેક્ષા વિશે વિચારીએ છીએ કે જે આના જેવું લાગે છે પરંતુ નાનું જાફનાની વાસ્તવિકતા આ છે તે ભારતીય સંદર્ભમાં અન્ય સુપરમાર્કેટ બજાર અથવા બજારો જેવી લાગે છે કે જ્યાં તમારી પાસે હોર્ડિંગ્સ છે જ્યાં તમારી પાસે સ્થાનિક ઉત્પાદનો છે કે જે તે સમુદાયની જરૂરિયાતો માટે સાનુકૂળ છે અને તહેવારો ધાર્મિક વિધિઓ તમે જાણો છો કે ધાર્મિક સંબંધને પણ વિદેશી જગ્યાએ લાવવામાં આવે છે તે ઇમારતો અથવા બાંધકામના સ્વરૂપોમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે અમે તમિલનાડુના મંદિરો વિશે વિચારીએ છીએ જેને આપણે કોવિલ્સ કહીએ છીએ પરંતુ તેઓ કેવી રીતે વિદેશી સંદર્ભમાં પ્રતિબિંબિત થાય છે તેથી રવેશોમાં એવી રીતે પ્રગટ થઈ છે કે તે ચોક્કસ સમુદાયની ધાર્મિક ઓળખને પ્રતિબિંબિત કરે છે અને તમે જોઈ શકો છો તેમ તે રવેશને જોઈને સ્પષ્ટપણે દેખાય છે પેરિસના સંદર્ભમાં ઉંચાઈ અને શેરી મિત્રોના કેટલાક નિયમન નિયમો છે પરંતુ તે પછી પણ મંદિરના ગણેશ સાથે તેમના પોતાના સંબંધની સમાનતા અને પોતાનાપણા સાથે કેવી રીતે અનુકૂળ થવાનો પ્રયત્ન કર્યો છે તે ધ્યાનમાં લેતા અને આ એક કોલોન મસ્જિદ પણ છે જે તમે જાણો છો અહીં એક કેથેડ્રલ છે જેને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને સ્થાનિક સમુદાયો વચ્ચે કે સંઘર્ષ થાય છે કારણ કે ઘણા લોકોએ મસ્જિદને ઇસ્લામીકરણ પ્રક્રિયા ન મળે તે માટે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો છે તેઓ થોડા ડરી રહ્યા છે કારણ કે ત્યાં એક અલગ સમુદાય આવે છે કે જેને તેમની હાલની ઓળખથી વિપરીત શહેરમાં એક મોટી ઓળખ ઉભી કરી છે તેથી તે જ રીતે અહીં યહૂદી સ્કઓટર્સ છે અને આ એક શરણાર્થી કેફે છે અને ત્યાં પણ કેથેડ્રલને મસ્જિદમાં ફેરવવામાં આવ્યો છે અને કેવી રીતે ટોચનો ભાગ બદલી શકાય છે કે જેના પર લીલો પ્રકાશ પણ પ્રતિબિંબિત થાય છે તેથી તે ધાર્મિક પ્રણાલીમાં તે ચોક્કસ સમુદાયની ઓળખને પ્રતિબિંબિત કરે છે અને તે જ રીતે તે સમયના સોવિયત શરણાર્થીઓએ આ પ્રકારની મસ્જિદો કેવી રીતે બનાવી છે તેથી જો આપણે વૈશ્વિક પરિપેક્ષમાં કહીયે તો ત્યાં તેણીએ વિશ્લેષણ કર્યું છે તેની આ સૂચિ છે આ કેસ અધ્યયનની સૂચિ છે અને કયુ પરિમાણ પ્રતિબિંબિત થયું છે અને અર્થતંત્ર વ્યવસાયની વ્યૂહરચનાઓ શું છે અને સરકારે વ્યૂહરચનાઓ સાથે શું અને કેવી રીતે વ્યવહાર કર્યો છે અને યોજનાની વ્યૂહરચના કેવી છે કે જ્યાં તેની કલ્પના અને પરીકલ્પના કરવામાં આવી છે રહેણાંકી સ્થળોનું યુરોપિયન કેસ અધ્યયનથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેથી તિબેટીયન પાસાથી શરણાર્થીઓના બેઘર અને ગરીબ જૂથોની વિદેશી જમીનમાં નિર્માણ અને ભંડોળની ક્ષમતા તિબેટીયનોએ નોંધપાત્ર ઉચ્ચ આર્કિટેક્ચરલ ધોરણનો મુજબના અસંખ્ય મઠોનું નિર્માણ કર્યું છે અને તિબેટ જેવા જ સાધુ સમુદાયો વિકસાવવામાં તેમની સફળતા જે ૨૦ મી સદીનો એક ચમત્કાર છે તેઓ જયારે પણ ત્યાં આવે છે ત્યારે તેઓ તેને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરે છે તેથી તિબેટમાં જે તેઓ જાણે છે તે સ્થાનો દ્વારા તેમનો લગાવ લાવવાનો પ્રયાસ કરે છે અને તેઓ સાધુ સમુદાય તરીકે નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે અને તે અન્ય કોઈપણ સમુદાયોની તુલનામાં ખૂબ જ વિશિષ્ટ છે તિબેટીઓ તે રીતે ખૂબ જ અનન્ય છે તેથી ત્યાં આ સંશોધન પર સંશોધન કરવામાં આવ્યું છે કે આ ખાસ હાયબ્રીડને તમે કેવી રીતે તિબેટી સમુદાયોના કિસ્સામાં અને ખાસ કરીને ભારતીય ઉપનગરીય અને ગ્રામીણ સંદર્ભમાં સાંસ્કૃતિક પ્રતિભાવપૂર્ણ બિલ્ટ પર્યાવરણ બનાવવામાં આવ્યું છે અને સમય સાથે કેવી રીતે હાયબ્રીડ વસાહતોનું નિર્માણ અને પરિવર્તન થાય છે હાયબ્રીડ સમાધાનમાં સાંસ્કૃતિક અને બિલ્ટ વાતાવરણ વચ્ચે શું સંબંધ છે અને કેવી રીતે સ્થળ બનાવની સૈદ્ધાંતિક સમજણને લેફેબ્રેના સ્થળને કઈરીતે શર્ણાર્થીના સંદર્ભથી ફરીથી જોઈ શકાય અને સમજી શકાય તે એક માળખું કેવી રીતે બને છે તે શરણાર્થી સ્થાનોને સમજવા માટે એક માળખું કેવી રીતે સેટ કરે છે અને તેને સમયસર કઈ રીતે બનાવી શકાય તેથી જ્યારે આપણે સાંસ્કૃતિક ઓળખ વિશે વાત કરીએ છીએ ત્યારે તમે જાણો છો કે માનવશાસ્ત્રમાં આપણી પાસે પૂરતું સાહિત્ય છે અને તમે જાણો છો તેમ ભૂગોળશાસ્ત્રીઓ અને વિવિધ સમાજશાસ્ત્રીઓ કે જેમણે ઓળખ બનાવવા વિશે વાત કરી હતી અને સાહિત્યિક સમીક્ષાના આધારે તેથી આ સંશોધનકારી માળખું આ સમાજશાસ્ત્રના ઘટક અને તેના માનવશાસ્ત્રના ઘટકને જુએ છે મૂળભૂત સામાજિક બંધારણો કે જેમાં ફરીથી કુટુંબ સંબંધ છે અને લિંગ ભૂમિકાઓ અને રાજકારણ અને માન્યતાઓ છે જયારે આર્થિક અને આજીવિકા અને ભૌગોલિક સ્થિતિ અને મજબૂત રચનાઓ કઈ છે કે જે ભાષા વહેંચાયેલા અનુભવો અને સામૂહિક યાદશક્તિમાં કેવી રીતે પરિવર્તિત થાય છે અને પછી તેણીએ તેને સંપૂર્ણ સેટ પર બાંધ્યું એક તેમાંનો સમાજશાસ્ત્રીય ઘટક છે અને જે વાસ્તવમાં એવી રચનાઓ વિશે વાત કરે છે કે જે ઓળખ બનાવે છે અને જ્યારે આપણે સંશોધન ચલોના સંદર્ભમાં રૂપાંતરની આકારણી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે સાંસ્કૃતિક ભૂગોળ છે અને સમય મુખ્ય ચલો છે તે ક્ષણ સંદર્ભ જુદો છે તે કેવી રીતે બદલાય છે ક્ષણ સમય જુદો જુદો છે તે કેવી રીતે સ્થળ અને સમયમાં પ્રતિબિંબિત થયો છે અને આખું માળખું આ રીતે છે પહેલી પેઢી બીજી પેઢી અને ત્રીજી પેઢી તેથી અમે સમયનો આખો ક્રમ જોયો કે લોકો તેની સાથે કેવી રીતે અનુકૂળ થયા છે અને જ્યારે અમે મૌખિક જુબાની તરીકે તપાસની પદ્ધતિઓ વિશે વાત કરીએ છીએ દ્રશ્ય આંકડાઓ મોર્ફોલોજિકલ અભ્યાસ નિરીક્ષણ અને નિષ્ણાતની સલાહ તેથી તેવી જ રીતે ત્યાં મોટા માળખા સંપૂર્ણ સેટનું અવલોકન કરવામાં આવ્યું તેથી જ્યારે આપણે કહીએ છીએ કે હાયબ્રીડ વસાહતો કઈ રીતે બને છે ત્યારે તેઓ તેને તિબેટથી લાવવાની ઇચ્છા ધરાવે છે અને તેઓએ કેટલું સાનુકૂળ બનાવ્યું અહીં તિબેટીઓની સાંસ્કૃતિક ઓળખ જ્યારે તે ભારતના બાંધકામ વાતાવરણ સાથે ભળી જાય છે ત્યારે તે પછીથી એક હાયબ્રીડ તિબેટીયન સમાધાન પેદા કરે છે કારણ કે તેઓ એક બીજા પાસેથી ઉધાર લે છે અને તે જ રીતે નવા અર્થ ઉત્પન્ન થાય છે તેથી જ્યારે આપણે તિબેટની સંસ્કૃતિ અને સ્થાપત્યની ભૂમિ વિશે વાત કરીએ છીએ ત્યારે લસામાં આપણે હવે લસામાં ખૂબ જ સાંકડી શેરીઓ અને કાચી ઈંટના બાંધકામો અને તિબેટીયન સ્થાપત્યના વિશાળ મઠો જોવા મળે છે તેથી ત્યાં એક તિબેટીયન સાંસ્કૃતિક વાતાવરણ છે જ્યારે આપણે ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે વાત કરીએ ત્યારે રણનું ઠંડુ વાતાવરણ અને ઉંચાઈ તિબેટીયન ઉચ્ચ સપાટ પ્રદેશ અને શુષ્ક ભૂગોળ અને ખૂબ જ દુર્લભ વનસ્પતિ વિશે વાત કરીયે છીએ આ રીતે તમામ તિબેટીયન લેન્ડસ્કેપ વિશે વાત કરે છે કૌટુંબિક સગપણ અને લિંગ તેઓની એક પ્રકારની બહુપાપ્તિ પદ્ધતિ છે કે જ્યાં ૨ ૩ ભાઈઓ એક જ પત્ની સાથે લગ્ન કરે છે અને જ્યારે રાજકીય વહીવટ કે જ્યાં દલાઈ લામાને ધાર્મિક નેતા તરીકે માનવામાં આવે છે તે પણ રાજકીય વડા હતા અને ત્યાં ધર્મે તિબેટી સમાજ અને અર્થતંત્ર અને તેઓની આજીવિકામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તેઓ મૂળભૂત રીતે ખેડૂત જવ ઘઉં અને હસ્તકલા અને કુંભારો કુશળ મજૂર અને શિક્ષણની દ્રષ્ટિએ મોટે ભાગે ધાર્મિક મઠ તિબેટી સંસ્થાઓ અને કેટલીક બિનસાંપ્રદાયિક શાળાઓ છે અને કારણ કે તેઓ તેમની ભાષાને ફેલાવવાના સંદર્ભમાં પણ ખૂબ જ રૂઢિચુસ્ત છે અને તેમના ધાર્મિક માર્ગદર્શન અને શિક્ષણ પ્રણાલીઓ અને વહેંચાયેલા રિવાજો દ્વારા તમે જાણો છો એમ તેઓ મૂળભૂત રીતે તેમની અંતિમ સંસ્કાર તહેવારો ખોરાકની ટેવોને પેઢી દર પેઢીને વહેંચવાનો કરવાનો પ્રયાસ કરે છે જ્યારે આપણે બાંધકામ વાતાવરણ વિશે વાત કરીએ છીએ ત્યારે સૌથી અગત્યની વાતો આપણે મઠો વિષે કરવી પડશે જે લગભગ ખુબ ઉંચાઈ પર સ્થિત છે અને જ્યાં પહોંચવું મુશ્કેલ છે જેમાં સાધુ સંતો માટે ચોક્કસ જગ્યાઓ અને એસેમ્બલી હોલ માટેની જગ્યાઓ છે તિબેટીયન સંસ્કૃતિમાં જો તમારે ૩ બાળકો હોય તો લગભગ ત્રીજો બાળક સાધુ બને છે અને આ રીતે આ આખી ધાર્મિક પ્રવૃતિ ચાલુ રહે છે અને સ્તૂપ ચોર્ટેન્સ જે ઘંટ આકારનું હોય છે જેમાં ધાર્મિક રૂપે મહત્વપૂર્ણ પવિત્ર પદાર્થો હોય છે અને ત્યાં ઘરમાં આઈ અથવા એલ આકારના આંગણા છે સામગ્રી તરીકે સૂકી ઇંટો અથવા ઘેરાતી પૃથ્વીની દિવાલો હોઈ શકે અને માનક ડિઝાઇનવાળી તમામ લાકડાની ફ્રેમ્સ અને છતની ટોચ પર પ્રાર્થના ધ્વજ અને તમે દરવાજા અને બારિયો પર સુશોભન માટેનો એક ખાસ પ્રકારનો કોડ જોઈ શકો છો તેથી ત્યાં મઠો છે જે ખૂબ જ લાક્ષણિક ધોરણ ધરાવે છે અને આવાસોમાં કેવી રીતે તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે અથવા તેને કેવી રીતે સુશોભિત કરવામાં આવે છે તેમની કુશળતા કેવી રીતે આગળ મૂકવામાં આવે છે તેથી વિવિધ અનુકૂલન પ્રક્રિયાને સમજવા માટે ઇન્દુએ લગભગ ૩ વિવિધ સાંસ્કૃતિક સમાધાનો પસંદ કર્યા છે એક લદ્દાખ વિસ્તારમાં છે જે ચોગલામસર છે જે તિબેટની નજીક છે બીજુ એક ક્લેમેન્ટ ટાઉન છે જે દેહરાદૂન નજીકનો એક શહેરી વિસ્તાર છે અને ત્રીજું બાયલાકુપ્પી છે જે એક પ્રકારનું ગ્રામીણ સુયોજન છે જે કર્ણાટકની નજીક છે તેથી જો તમે આ વિવિધ સેટિંગ્સ જુઓ તો એક સંગમુ ગામ છે જે તિબેટમાં આવેલું છે જે ઠંડા રણ વિસ્તારમાં છે જે તિબેટીયન લેન્ડસ્કેપ ચોગલામસર નજીક છે તેઓ રહે છે તેનાથી એકદમ નજીક અને બાયલાકુપ્પી તેના છતનાં પ્રકારથી તમે જોવો તેનાથી એકદમ અલગ લાગે છે સંપૂર્ણ સમાધાનનો પ્રકાર ખૂબ જ અલગ લાગે છે મેંગ્લોર ટાઇલ્સની લાદીવાળી છત અને બધુ જ કર્ણાટકના લોકોની નજીકના પાકા રહેઠાણો જેવા દેખાય છે જ્યારે દહેરાદૂનના ક્લેમેંટ શહેરમાં એક પ્રકારની શહેરી સ્થિતી છે પરંતુ હજી પણ તેમાં તિબેટી મઠોનો ફેબ્રિક છે અને અહીં ઇમારતોનું પ્રમાણ અલગ છે તેથી વિવિધ પ્રકારની વસ્તુઓ તરીકે એક પતાવટની લાક્ષણિકતાઓ સમાધાનની સામાજિક રચનાઓ અને કેવી રીતે કોઈ તેમને અપનાવી શકે છે શહેરી મોર્ફોલોજી સમજો શેરી પાત્ર પ્લોટ સિસ્ટમો અને શહેરોમાંથી તેને કેવી રીતે ચાળી શકાય શેરી પદ્ધત્તિ પ્લોટ સિસ્ટમ અને તમે જાણો છો તેમ બિલ્ડિંગ સિસ્ટમ્સને લગતી મેક્રોથી લઈને માઇક્રો લેવલ સુધીની બાબતો કેવી રીતે બદલાઈ ગઈ છે તેની તપાસ કરવામાં આવી છે અને સાંસ્કૃતિક ભૂગોળ અને સમય એટલે કે કે પ્રથમ પેઢી ૧ ૫ પેઢી અને બીજી પેઢીની પણ તપાસ કરવામાં આવી છે તેથી આ રીતે આખી પ્રક્રિયાને કેવી રીતે સ્થાનિક ભારતીય સંદર્ભ સાથે કયા સ્તરનું એકીકરણ છે તે રીતે જોવામાં આવે છે પરિવર્તનનું મૂલ્યાંકન કરવું અને તે સિદ્ધાંતમાં તે કેવી રીતે પ્રતિબિંબિત થાય છે અને તમે જાણો છો કે તે કેવી રીતે ઘડવામાં આવ્યું છે તો ચાલો કેસ સ્ટડીઝ પર જઈએ આ દક્ષિણ કર્ણાટકનું બાયલાકુપ્પી સમાધાન છે ત્યાં બે શિબિર છે એક જૂની અને એક નવી શિબિર છે તો તમે જે જોઈ શકો તે ધાર્મિક ઇમારતો છે અને તમારી પાસે અહીં વ્યવસાયિક જગ્યાઓ છે અને તમારી પાસે તિબેટીયન શિબિરો અને સ્થાનિક ગામો પણ છે તો તમે જોઈ શકો છો એમ આ એક ખૂબ જ ક્લસ્ટર્ડ સેટઅપ છે તેમાંના દરેકમાં ખૂબ જ અનન્ય લેઆઉટ છે તેથી હવે એક તમારી પાસે નવી અને જૂની છાવણી છે અને દરેક સમૂહ લક્ષી છે કારણ કે તે મૂળભૂત રીતે તે સમયના ખેડૂત જ્યારે તેઓ ૧૯૬૦ માં આવ્યા હતા તે પ્રમાણે છે જૂની છાવણીમાં તેઓએ દરેકને લગભગ ૪૦ ગુંઠા એટલે કે લગભગ ૧ એકર અને એક ગુંઠો એટલે લગભગ ૩૩ બાય ૩૩ ફુટ તેથી તેઓએ શું કર્યું કે ૪૦ ગુંઠામાં ખેતીની જમીન અને ૬ ગુંઠા રહેણાંક માટેની જમીનનું વિતરણ કર્યું તેથી ત્યાં ૬ ગુંઠા રહેણાંક માટેની અને ૪૦ ગુંઠા ખેતીની જમીન હતી જેથી તેઓ ખેતી કરી શકે ૧૯૬૯માં જ્યારે નવી શિબિરોની રચના કરવામાં આવી ત્યારે તેઓએ ખેતીની જમીન માટે ૩૨ ગુંઠા અને રહેઠાણની જમીન તરીકે ૧૬ ગુંઠા વિશે વાત કરી તમે જાણો છો એમ તેથી હવે તેઓ પ્રતિબિંબિત કરે છે કે તેઓને રહેણાંક અને ખેતી માટે વધુ જગ્યાની જરૂર છે તેથી સ્થાયી થવાના શરૂઆતના દિવસોમાં તેઓ કેવી રીતે સેટ થાય છે અને તેઓ જમીન કેવી રીતે સાફ કરવાનું શરૂ કરે છે અને સરકારે તેમને કેવી રીતે મકાનો બનાવી દે છે તે ખૂબ જ જૂના ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકાય છે અને તમે જાણો છો એમ જો તમે આ આખી પ્રક્રિયા જુઓ તો તિબેટીયન ખેડૂત તરીકે તેમની હસ્તકલા તેમની કારીગરી અને અગાઉ મેં તમને કીધું હતું તેમ કુટુંબના એક સભ્યને સાધુ બનવા માટે આશ્રમ મોકલતો હતો અને જો તમે પરિવર્તન પર નજર નાખો તો તે જુદા જુદા દાખલાઓમાં તે કેવી રીતે પ્રતિબિંબિત થાય છે એક બાજુ નવી શિબિરો છે તમે રહેણાંક ભાગની આજુબાજુના ખેતરોની જમીન સાથે ગ્રીડિરોન પેટર્નમાં યોજના બનાવી છે જયારે તેઓએ શેરીઓ સાથે જુનો શિબિર બનાવ્યો હતો અને અને તમે જોઈ શકો છો કે જેમાં ગલીઓ શેરીઓમાં દોરી જાય છે નવી શિબિરોમાં સમુદાય સ્થાનો સમાનરૂપે વહેંચાયેલા છે જે સમાન રીતે સુલભ છે અને તેથી ત્યાં એક મોટા સમુદાયના મેળાવડા તરીકે મઠ છે તેથી તેને આ રીતે ગોઠવવામાં આવ્યું છે ૧૯૬૦ના દાયકામાં જૂની શિબિર રૂપાંતરમાં મઠથી તમારી પાસે પ્રાથમિક રસ્તો છે અને તમારી પાસે ગૌણ રસ્તો છે અને આ રીતે આવાસો હતા પણ પછી આજે લોકો મકાન બનાવવાનું શરૂ કરે છે અને પછી તે ગીચ બને છે તેથી તેઓએ તે સ્થાનોની બાજુમાં કબજો કરવાનું શરૂ કર્યું અને તે પછી તે એક પ્રકારની ભીડવાળી જગ્યા બની જાય છે નવા શિબિરમાં પણ તમે જોઈ શકો છો કે તેનો મૂળ ભાગ આ રીતે છે અને આજે તમે જોઈ શકો છો તેમ તે કાળો છે અને આ આખું વિસ્તરણ નવી શિબિરમાં પણ થયું છે અને શેરીની પેટર્ન કઈ રીતે છે જૂની શિબિરમાં તમે જાણો છો અને તમારી પાસે મુખ્ય માર્ગ છે અને તમારી પાસે મઠ છે અને આ દિશામાં પ્રદેશનો માર્ગ છે અને તે પછી તે એક નાનો પડોશી બ્લોક બની જાય છે અને તે જ રીતે ત્યાં માપની સમજ છે ત્યાં ધરીની સમજ છે ત્યાં એક ઓળખાણની ભાવના છે જે તેમની શેરી પેટર્ન શેરી મિત્રો અને મઠની ઇમારતોમાં પ્રતિબિંબિત થાય છે અને તમે અહીંયા એક નવા પ્રકારની શિબિર જોઈ શકો છે તમે મકાનોને વધુ કે ઓછા પ્રકારની એકસરખી ઊંચાઈ પર જોઈ શકો છો અને તેમની રવેશની એક સમાન કલાત્મક રજૂઆતો અને તેની સંયોજન દીવાલ અને છતની ટોચ પર ધજા જોઈ શકો છો અને તે પ્લોટ સિસ્ટમ છે જે સમાન રચનામાં વિભાજિત કરવામાં આવી છે અને આપણી પાસે લાકડા અને મકાઈનો સંગ્રહ કરવા માટે એક સ્ટોર છે તેમની પાસે મઠ પણ છે અને તેઓએ અમુક પ્રકારની જાહેર જગ્યાઓ બનાવી છે કે જ્યાં ફૂટબોલનું મેદાન અને મકાઈનું ક્ષેત્ર છે મઠની નજીકની બધી જાહેર જગ્યાઓ પ્રવેશ માટે ખુલ્લી છે અને જો તમે ઘરના સ્વરૂપોની ઉત્ક્રાંતિ પર નજર નાખો તો શરૂઆતમાં તેઓને તંબુ આપવામાં આવ્યા હતા તે પછી સરકારે છૂટી છત ધરાવતા ગારાના મકાનો શરણાર્થીઓને પૂરા પાડ્યા છે અને વર્ષો પછી તે લાદીવાળી છત અને માટીથી લીપેલી વાંસની ડાળખાંની ભીંતવાળા મકાનો ઇંટ અને કોંક્રિટના મકાનોમાં પરિવર્તિત છે અને તેઓ કેવી રીતે રૂપાંતરિત થયા છે અને નવી શિબિરનું વિસ્તરણ તેઓએ કેવી રીતે શરુ કર્યું છે અને બે જુદા જુદા કુટુંબો આ મકાનોનું વિસ્તરણ કેવી રીતે શરૂ કરશે તેથી બીજો કેસ અભ્યાસ ક્લેમેન્ટ ટાઉન વિશે છે અને આ એક પ્રકાનો શહેરી દ્રષ્ટિકોણ છે તિબેટીયનની ડોનડુપલિંગ વસાહત તેથી તમારી પાસે અહીં તમામ ધાર્મિક સેટિંગ છે રહેણાંકિય ગોઠવણીઓ છે અને આ તમામ મહત્વપૂર્ણ સીમાચિહ્નો સહિત શાળાતબીબી ક્લિનિક અને સમાધાન કચેરી તેમની જાહેર જગ્યાના મુખ્ય ઘટકમાંના એક બની જાય છે કારણ કે ત્યાંજ મોટાભાગના સમુદાય સાથેના જોડાણનું ધ્યાન રાખવાના દતાવેજ થાય છે અને તમે તિબેટમાં મઠો જોઈ શકો છો અને તે દહેરાદૂનમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે અને તેઓ જે પહેલેથી જ જાણે છે તેના પ્રભાવોને આગળ ધપાવવાનો પ્રયાસ કરે છે અને તે માપ પ્રમાણ અને ફરીથી મોટા ઓરડાઓ બહુહેતુક વિસ્તારોમાં કેવી રીતે વિભાજિત થઈ શકે છે છે અને દેહરાદૂનમાં એક બહુમાળી માળખાંમાં તમે આ કેવી રીતે જોશો બારિયોંની બનાવટમાં મૉટે ભાગે તમે આ મોડેલ જોઈ શકો છો કે જે તમને મઠોમાં જોવા મળે છે અને મુખ્ય પ્રવેશદ્વાર કોઈને દિશામાન કરતો પ્રતિબિંબિત થાય છે કે જે તેઓને સમાધાન તરફ દોરવા માટેની આ એક તિબેટીયન દિશા છે અને આ ઘરોમાં કેટલીક પરંપરાગત બારિયોં છે જ્યારે ચોગલામસરમાં કારણ કે તે એક તિબેટીયન વાતાવરણ અને જીવનશૈલીની રીત પ્રમાણે લદ્દાખીઓની ખૂબ જ નજીક છે વાતાવરણ નજીકના હોવાને કારણે અહીં તેઓનું સમીકરણ સ્પષ્ટ હતું અને અહીં પણ આખું શિબિર નહેર અને નદી સાથે ઉભું કરવામાં આવ્યું છે અને શરૂઆતમાં અહીં શિબિર ૧નું આખું માળખું તેણી દ્વારા તૈયાર કરાયેલા માનસિક નકશામાં જોઈ શકાય છે આ રીતે શિબિર સ્થાયી થયા છે અને પછી તેનો વિસ્તાર થયો છે અને તમારી પાસે શૈક્ષણિક જગ્યાઓ અને આપણી પાસે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ છે અને તેમની પાસે ચારે બાજુએ સમુદાયની જગ્યાઓ છે તેથી આશ્રય મેળવવાના તબક્કે તેઓ શું કરે છે કે તેઓ કેનાલમાં યુ આકારના પ્રકારમાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે કારણ કે નહેર એ એક મહત્વપૂર્ણ જળ સંસાધન છે તેઓ મુખ્ય તંબુ વિશે પણ વાત કરે છે જેને સમાધાન કચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમારી પાસે શિક્ષકોના નિવાસસ્થાન અને શાળા છે જે વધુ મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ આ લેહ મનાલી હાઇવે પર કેમ બનાવે છે અને તેઓએ તેને કેવી રીતે યુ આકારમાં પરિવર્તિત કર્યું કારણ કે આ બધા લોકો કે જેઓ શરણાર્થી તરીકે સ્થાયી થયા હતા તેઓને મજૂર તરીકે લશ્કરની છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા અને તે જ રીતે તેઓ એકઠા થઈ જતા હતા અને તે જ રીતે ટ્રકો આવે છે અને આ એક પ્રકારનું જાહેર સ્થળ બને છે તેથી પહેલી અને બીજી ૧ ૫ અને ત્રીજી પેઢીમાં એક ખૂબ જ સારો મહત્વપૂર્ણ પ્રતિસાદ જોઈ શકીએ છીએ કારણ કે તેઓ હજુ પણ પ્રથમ પેઢીમાં પાછા જવા માટે કેવી રીતે ઉત્સુક છે કારણ કે તેઓ હજી પણ યાદોની અંદર માને છે કે તેઓની પાસે જે છે તે તિબેટથી આવ્યું છે અને પ્રથમ અને ૧ ૫ અને બીજી પેઢી ટોપોગ્રાફિકલ તફાવતો સાથેની સિસ્ટમમાં ખૂબ જ સંકલિત છે અને તેઓ લદાખી સમુદાય સાથે વધુ સારી રીતે એકીકૃત થઈ શક્યા અને સમજી શક્યા તેથી તેઓ ભાષાની સમાનતા અને સાંસ્કૃતિક સમાનતાઓને લીધે તેઓ વધુ સારી રીતે એકીકૃત થવામાં સક્ષમ હતા જ્યાં ત્રીજી પેઢીમાં દેખીતી રીતે તેઓનો પણ એક પ્રકારનો મિશ્ર પ્રતિસાદ હોઈ શકે છે કે જ્યાં તેઓ પણ તિબેટમાં પાછા જવા માગે છે અને તમે જાણો છો તેમ તેઓને આશા છે કે તેઓ પાછા જશે અને તે તેમની જીવનશૈલી અને પરંપરાગત ડ્રેસ પહેરવાની રીતમાં પ્રતિબિંબિત થાય છે તેથી ત્યાં ઘણાબધા વિવિધ જવાબો છે તેથી આજે આ પરંપરાગત રીતો દેખાય છે અને તમારી પાસે દલાઈ લામાનું નિવાસસ્થાન છે કે જ્યાં તેમની પાસે ખુલ્લી જગ્યા છે તેઓ દલાઈ લામાનો જન્મદિવસ ઉજવે છે અને તેઓ જુદા જુદા તંબુમાં ભેગા થાય છે તમે અહીં જોઈ શકો છો કે આ દલાઈ લામાનું નિવાસસ્થાન છે અને પછી તેઓ સમૂહમાં ૨ ૩ દિવસ આ તંબુઓમાં ગાળે છે અને તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓ ઉજવે છે તેથી આ રીતે બાયલાકુપ્પી ક્લેમેન્ટ ટાઉન અને ચોગલામસરમાં પરિવર્તન થયું છે તેથી તે સમયમાં જોઈ શકો છો કે તે જુદો સંદર્ભ છે અને અહીંયા તે તેના બિલ્ટ ફોર્મથી પણ પ્રતિબિંબિત થાય છે અને પછી ત્યાં ૨ પાસાઓ છે એક સંરચનાઓની વાત કરી રહ્યું છે જે સાંસ્કૃતિક ઓળખ બનાવે છે અને એક છે સાંસ્કૃતિક સાતત્ય તેઓએ શું ચાલુ રાખ્યું છે તેઓ તિબેટથી શું પાછું લાવ્યા છે અને તેઓએ અહીં શું અનુકૂલન કર્યું છે તો તેવી રીતે ઉદાહરણ તરીકે બહુપતિત્વ જે તેમની માટે પરંપરા રહી છે પરંતુ તે આ ૨ કેસોમાં બંધ કરી દેવામાં આવી છે પણ ચોગલામસરમાં કે જે તિબેટીની નજીક છે ત્યાં કેટલાક કિસ્સાઓમાં તે અંશત રીતે ચાલુ છે તેથી તમે જાણો છો તેમ પરિવાર સાથે સાધુ બનવાની એક મહત્વપૂર્ણ પ્રથા કુટુંબમાંથી કોઈ વ્યક્તિને સાધુ બનવા મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે અને સાધુઓ અન્ય સ્થળોથી સ્થળાંતરિત થયા છે તમે જાણો છો તે ફક્ત તે જ સ્થળેથી નથી તેથી તેની જેમ વિવિધ કેટેગરીમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે અલબત્ત હું દરેક વસ્તુમાંથી પસાર થઈ રહ્યો નથી પરંતુ કે જ્યાં આ એક પ્રકારનું માળખું છે અને તેઓએ શું ચાલુ રાખ્યું છે અને તેઓએ અહીં શું અનુકૂળ કર્યું છે તેની સમજ મેળવવા માટે હું ફ્લિપિંગ કરું છું અને તે જ રીતે તમે જાણો છો તેમ શિક્ષણ તિબેટમાંથી મઠો કેવી રીતે ફરીથી સ્થાપિત થયા છે અને ત્યારબાદ ધાર્મિક શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે અને શાળાઓના શિક્ષણમાં સાંસ્કૃતિક સાતત્યને મહત્વ આપવામાં આવ્યું છે તમે જાણો છો સામાજિક વર્ગમાં ભાષા અને તેમાં બંધ થયેલ વર્ગીકરણ અને સામાજિક વર્ગમાં સમાનતા લાવવા માટે પ્લોટનું વિતરણ કેવી રીતે કરવામાં આવે છે તેમાં પણ તે પ્રતિબિંબિત થાય છે અને તે જ રીતે તેમની પાસે મઠો છે તેમની પાસે સામાન્ય રીતે નિર્માણ પદ્ધતિ છે અને તેઓએ તેને કેવી રીતે બદલી નાખી છે તમે જાણો છો મારો મતલબ એમ છે કે આ એક પ્રકારનું માળખું છે કે જેના દ્વારા તેણીએ કેવી રીતે માહિતીને જુદા જુદા હિસ્સામાં મુકી છે અને ત્યાં ઘરનું એક સ્વરૂપ સામગ્રી તેઓ કેવી રીતે બદલાયા છે હવે અતિશય ઇંટો અને ધસી ગયેલી પૃથ્વીની દિવાલો કેસમાં સંપૂર્ણપણે ગેરહાજર છે કારણ કે સ્થાનિક ઉપલ્ભતતા અને સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓને લીધે તે અહીં પહેલા હાજર હતું તેથી આ એક મોટી શીટમાં આખા માળખાને લાગુ કરવાનો માટેનો સારાંશ છે અલબત્ત તે હવે સુવાચ્ય નથી પણ પરંતુ ઓછામાં ઓછો તે એક વિચાર આપશે કે એક બાજુ આપણી પાસે એવી સંરચનાઓ છે કે જે સાંસ્કૃતિક ઓળખ બનાવે છે જયારે બીજી બાજુ તે કેવી રીતે સ્થળવિષયક માળખામાં પ્રતિબિંબિત થાય છે અને સમગ્ર તારણોનો સારાંશ આપવા માટે આ રીતે તિબેટીયન શરણાર્થીઓની હાયબ્રીડ વસાહતો બનાવવામાં આવે છે એક સ્થળલક્ષી એકમ છે તેઓ શું જાણે છે તિબેટમાં તેઓનું આંતરિક વાતાવરણ કેવું છે અને જ્યારે રાજકીય હંગામાં પછી ધીરે ધીરે ભારત સરકાર દ્વારા શરણાર્થી સમાધાન નિર્માણ કરવામાં આવ્યા છે તેઓ નવા રહેણાંક પર્યાવરણને કેવી રીતે સાનુકૂળ બનાવે છે ત્યાંજ વિરોધો આવે છે અને આ લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા સાથે અનુકૂલન તબક્કો અને તેનું હાયબ્રીડ સમાધાન કઈ રીતે થયું એક સાંસ્કૃતિક ઘટકમાં તિબેટ કે જે તેના મૂળ વાતાવરણને જાણે છે અને તે તેને સંપૂર્ણ અવકાશ સાથે પ્રતિબિંબિત કરે છે કારણ કે તમે જાણો છો એમ આ તે જગ્યા છે કે જે તેઓ પહેલાથી જાણે છે કે જ્યાં કાલ્પનિક જગ્યા અમૂર્ત જગ્યા સાથે માથું ભીડે છે અને તે સાથે લોકોએ આમાં અનુકૂળ થવાનું શરૂ કર્યું અને ત્યારે તેઓ યજમાન સમુદાય સાથે સંપર્કમાં આવે છે અને ત્યાં તકરાર થાય છે અહીં આપણે વિરોધાભાસી જગ્યા વિશે વાત કરીયે છીએ અને ધીરે ધીરે જ્યારે વસ્તુઓ અનુકૂળ થઈ જાય છે ત્યારે પેઢી આગળ વધે છે અને તેઓ કેવી રીતે ટેવાય છે તેઓ કેવી રીતે અનુકૂલન કરે છે અને વિભિન્ન વિરોધાભાસી જગ્યા છે ત્યાં તેઓ કેવી રીતે તેમનો વ્યવહાર ચાલુ રાખે છે તેથી આ રીતે આખી સૈદ્ધાંતિક સમજણ આપવામાં આવી છે અને તે પછી તેની આ પરિવર્તનના સંપૂર્ણ બાંધકામ પર્યાવરણ પર કેવી અસર પડે છે તમારી પાસે જગ્યાઓ શેરી સિસ્ટમ પ્લોટ સિસ્ટમ ઇમારતો સામગ્રીની વિવિધ હાયરાર્કી છે અને પછી કેવી રીતે સ્થળ નિર્માણને વિવિધ વિભાવનાઓમાં વર્ણવવામાં આવ્યું છે અને આ પરિવર્તનનાં વાહકો ક્યા છે અને હાયબ્રીડ તિબેટીયન સમાધાનમાં સાંસ્કૃતિક અને બાંધકામ પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે એક આજીવિકાના સમાધાનમાં પરિવર્તન અને તે ભૂગોળ અને યજમાન સમુદાયની રીતથી કેવી રીતે પ્રભાવિત થાય છે તેથી ત્યાં જ લદ્દાખમાં તેઓ જે રીતે તિબેટમાં રહેતા હતા તેની ખૂબ જ નજીક છે સામાજિક વર્ગની વ્યવસ્થામાં સમાનતા છે કે જેના કારણે સમાન પ્લોટ વિતરણ થયું છે તેથી તે જ રીતે તમે સ્થાનોના ૩ જુદા જુદા અને વિઝ્યુઅલ પાત્રને જોઈ શકો છો તહેવારો કેવી રીતે ઉજવવામાં આવે છે તે કેવી રીતે બદલાયું છે તેઓ કેવી રીતે સંકલિત થયા છે અને સક્રિય સમુદાય જીવન અને બંધન આ સ્થાનો કેવી રીતે પ્રદાન કરે છે અને હાયબ્રીડ તિબેટીયન શરણાર્થી સમાધાનમાં સાંસ્કૃતિક અને બાંધકામ વાતાવરણ વચ્ચે શું સંબંધ છે તેથી ઢોરના શેડ બંધ કરવામાં આવ્યા છે અથવા વ્યવસાયના વિકલ્પ તરીકે ઘટાડવામાં આવ્યા છે પર્યટન ઉદ્યોગ ચિત્રમાં આવવાને કારણે હવે હસ્તકલાનું કારખાનામાં ઉત્પાદન થાય છે અને રેસ્ટોરન્ટ ટાઇપોલોજિસ વિકસિત થઈ છે કારણ કે ખોરાકની ટેવના સંદર્ભમાં પર્યટનનો મોટો પ્રભાવ છે અને પછી અંતિમ સંસ્કાર પહેલાં તેઓની એક અલગ પ્રક્રિયા હતી અને હવે તેઓ અંતિમ સંસ્કારની વિધિ કરી રહ્યા છે તેના માટે તેમને સ્મશાન સ્થાનની જરૂર પડે છે અને તે જ રીતે શાહી સરકાર બદલાઈ ગઈ છે

લોકશાહી રીતે ચૂંટાયેલા તમે જાણો છો તેમ ત્યાં કોઈ નથી દલાઈ લામામાં પણ આ દલાઈ લામાનું નિવાસ નથી અને તે જેવી વસ્તુઓ તેથી તે તેમની આર્થિક સ્થિતિ મઠ ઘરના સ્વરૂપોમાં પણ પ્રતિબિંબિત થયું છે તેથી આપણે અહીં જો અવલોકન કરીએ તો ઘરનાં સ્વરૂપો ધરખમ રીતે બદલાયા છે પણ મઠો યથાવત્ છે કારણ કે તિબેટી લોકોમાં ધાર્મિક પાસાની મહત્ત્વની ભૂમિકા હતી તેથી આ રીતે આપણે વસાહતોના સેટિંગ્સ તે કઈ રીતે મોનસ્ટ્રલ સેટિંગમાં છે નિવાસસ્થાનોમાં તે કેવી રીતે જુદા જુદા સંદર્ભથી ભિન્ન છે અને તે કેવી રીતે પ્રતિબિંબિત થાય છે અને બાયલાકુપ્પી સૌથી વધુ આત્મ ટકાઉ અને ચોગલામસર પણ કારણ કે તેમાં વંશીય સમાનતા અને વંશીય સમાનતાની ખૂબ જ નિકટ છે પરંતુ અહીં જમીનની ઉપલબ્ધતાનો અભાવ છે અને ઓછી સક્રિય સમુદાય જગ્યાઓ છે કારણ કે ત્યાં પણ શહેરી વિકાસનું દબાણ છે તેથી કેટલાક મુખ્ય ચાલો જેમ કે ધર્મ આબોહવા સંદર્ભ અર્થતંત્ર પર્યટન શિક્ષણ પ્રણાલી અને તેઓ કેવી રીતે સ્થળ પરિવર્તન લાવતા હતા તેથી મૂળભૂત રીતે લેફેબ્રેસનુંLefebvre's કાર્ય આવું છે પરંતુ અહીં સ્થળાંતર પહેલાંના તિબેટને સ્થિર સ્થાન તરીકે કલ્પવામાં આવ્યું છે અને પૂર્વ અમૂર્ત સ્થાન જે આશ્રય મેળવનારનો મંચ છે અને અને પછી તે અમૂર્તમાંથી સ્થાયી સમાધાનની પ્રક્રિયાનું વિરોધાભાસી અને વિભિન્ન સ્થાન છે જ્યારે આપણે યોગ્ય રીતે જાણીએ છીએ તેમ ઘર્ષણવાળી જગ્યાને ટાળવા માટે તમે જાણો છો એમ રહેઠાણની જગ્યા ખૂબ કાળજીપૂર્વક નક્કી કરવી જોઈએ તેથી આપણે સંઘર્ષના તબક્કાને ઘટાડી શકીએ કે જેથી તેઓ સરળતાથી અનુકૂળ થઈ શકે અને તેઓ સરળતાથી અમુક વસ્તુઓ ચાલુ રાખી શકે અને તે સમયે તે બંને સમુદાયો માટે ફાયદાકારક છે હું આશા રાખું છું કે આ તમને તિબેટીયન સંદર્ભમાં શરણાર્થીઓના સ્થાનાંતરણને સારી રીતે સમજવામાં મદદ કરશે ખુબ ખુબ આભાર